અહીં એવા કેસને ધ્યાનમાં લો જ્યાં PV સેલ 1 અને PV સેલ 2 અહીં બતાવ્યા પ્રમાણે કેરેક્ટરીસ્ટિકસ ધરાવે છે તે નોન આયડેન્ટીકલ કેરેક્ટરીસ્ટિકસ છે જો કે VOC પોઇન્ટ આયડેન્ટીકલ છે આ પ્રકારનાં સેલ્સનું પેરેલલ જોડાણ પરિણામી IVકેરેક્ટરીસ્ટિકસમાં એ જ પ્રકારની પ્રકૃતિ ધરાવે છે જે આયડેન્ટીકલ સેલ્સનાં પેરેલલ જોડાણ માટે જોઈ હતી જો તમે કેસ ધ્યાનમાં લો જ્યારે લોડ R 0 શોર્ટ સર્કિટેડ છે ત્યારે લોડ લાઈન વર્ટીકલ x એક્સીસ પર છે ઓપરેટિંગ પોઇન્ટ આ બે કરંટ ISC1 અને ISC2 નાં સરવાળા સિવાય બીજું કંઈ નથી તેથી ISC એ ISC1 અને ISC2 જેટલો બને છે અન્ય ઓપરેટિંગ પોઇન્ટ VOC છે જે પેરેલલ હોવાથી VOC1 VOC2 VOC થાય કોઈપણ અન્ય ઓપરેટિંગ પોઇન્ટ કોઈક કિંમતનો રઝીસ્ટન્સ મૂકી લોડ બદલીને મેળવી શકાય છે લોડ લાઈન અને પેનલની અક્રોસમાં મળતો વોલ્ટેજ આ ઓપરેટિંગ પોઇન્ટને વ્યાખ્યાયિત કરશે તેથી i1 i2 આની ઉચાઇ હશે અને લોડ ની અક્રોસ માં વિકસિત થતો વોલ્ટેજ VT હશે અને તેથી જો તમે આ લોડ લાઇન સ્વીપ કરો તો તમે IV કર્વનાં આ ટાઈમે કમ્બાઈન્ડ સીસ્ટમ માટે નીચે આવશો જ્યાં કેરેક્ટરીસ્ટિકસ નોન આયડેન્ટીકલ હશે પણ VOC પોઈન્ટ આયડેન્ટીકલ હશે તેથી તમે જોશો કે આ પેરેલલમાં આયડેન્ટીકલ સેલ્સની IVકેરેક્ટરીસ્ટિકસ જેવું જ છે હવે ચાલો આપણે એવા સેલ્સ ધ્યાનમાં લઈએ જે સંપૂર્ણ રૂપે નોન આયડેન્ટીકલ હોય બંને શોર્ટ સર્કિટ પોઇન્ટ અને V OC પોઈન્ટસ બંને સેલ્સ માટે જુદા છે અને ચાલો જોઈએ કે કેવી રીતે નોન આયડેન્ટીકલ પેરેલલ સેલ્સ માટે એકંદર IV કેરેક્ટરીસ્ટિકસ કેવી રીતે મેળવશું ISC1 અને ISC2 બંને સેલ્સ માટે શોર્ટ સર્કિટ પરિમાણો છે અને VOC1 અને VOC2 તે બે સેલ્સનાં અનુક્રમે ઓપન સર્કિટ વોલ્ટેજ પરિમાણો છે હવે એવી સ્થિતિમાં ધ્યાનમાં લો જ્યાં R0 0 છે તે પેરેલલ કોમ્બિનેશન સીસ્ટમના બાહ્ય ટર્મિનલ્સ છે જે શોર્ટ સર્કિટ થયા છે લોડ લાઇન ઉભી હોય છે અને આપણે IV કેરેક્ટરીસ્ટિકસ પર એક ઓપરેટિંગ મેળવી શકીએ છીએ જે આ બે મૂલ્યોનો સરવાળો છે ISC1 ISC2 ચાલો હવે આપણે કેટલાક રઝીસ્ટન્સ R0 નો પરિચય કરીએ લોડ લાઇન આ રીતે છે તેમાં મર્યાદિત રઝીસ્ટન્સ મૂલ્ય છે અને તેથી એક મર્યાદિત ઢાળ આપે છે હવે આ ઓપરેટિંગ પોઇન્ટ મળે છે જે જાણીતું છે અને તે આપણે અન્ય કિસ્સાઓમાં પણ જોયું છે આપણી પાસે અનુરૂપ કરંટસ છે અને આ પોઈન્ટ i1 i2 એ કરંટ મૂલ્ય છે અને VT એ વોલ્ટેજ મૂલ્ય છે જે પેરેલલ સેલ કોમ્બિનેશનની અક્રોસમાં મળે છે હવે ચાલો આપણે R0 વધારીને VT વધારીએ કે જેથી VT VOC2 નાં મૂલ્ય બરાબર થાય એટલે કે PV સેલ2 નો ઓપન સર્કિટ વોલ્ટેજ મળે અને આ ઉભી લાઈન દ્વારા સૂચવવામાં આવે છે તેથી મે આ ઉભી લાઈન દોરી છે જે ફક્ત VOC2 માંથી પસાર થઈ રહી છે તમે જોશો કે સેલ 2 ઓપરેટિંગ પોઇન્ટ અહીં છે જે એરો દ્વારા સૂચવવામાં આવ્યું છે આ પોઇન્ટે કરંટ i2 0 છે અને સંપૂર્ણ લોડ કરંટ સેલ દ્વારા આપવામાં આવે છે તેથી આ પોઈન્ટ અહીં PV સેલ1નું ઓપરેટિંગ પોઈન્ટ હશે અને આ પરિણામી સેલનું ઓપરેટિંગ પોઇન્ટ પણ હશે હવે લોડ લાઇનને શિફ્ટ કરી આપણે અહીં બતાવ્યા પ્રમાણે કમ્બાઈન્ડ પેરેલલ સીસ્ટમ માટે વધુ એક ઓપરેટિંગ પોઇન્ટ પ્રાપ્ત કરીશું હવે આ ઓપરેટિંગ પોઇન્ટ પર તમે જોશો કે VT ટર્મિનલ વોલ્ટેજ છે જે VOC2 જેટલો છે જે સેલ 2 નો ઓપન સર્કિટ વોલ્ટેજ છે અને આ ઓપરેટિંગ પોઇન્ટ પર સેલ 2 કરંટ 0 છે તેથી i સંપૂર્ણ રીતે i 1 બરાબર હશે જે લોડ માંથી પસાર થતો કરંટ પણ છે નોંધ લો કે આ ઓપરેટિંગ પોઇન્ટ બરાબર PVસેલ 1 ની IV કેરેક્ટરીસ્ટિકસ પર જ પર આવે છે આ એટલા માટે છે કારણ કે i 2 0 છે અને સેલ 2 તરફથી કોઈ ફાળો નથી ચાલો આપણે લોડ લાઇનને વધુ નીચે આડી એક્સીસ તરફ લઇ જઈએ તે કિસ્સામાં R0 અનંત છે જેનો અર્થ એ કે ટર્મિનલ્સ ઓપન સર્કિટેડ છે તે કિસ્સામાં VT કમ્બાઈન્ડ પેરેલલ સિસ્ટમના ઓપન સર્કિટ વોલ્ટેજને રજૂ કરે છે મે અહીં આ પોઈન્ટથી પસાર થતી એક લાઈન દોરી છે અને આ પોઈન્ટ અહીં એરો દ્વારા બતાવેલું છે જે કમ્બાઈન્ડ સિસ્ટમ નો ઓપન સર્કિટ વોલ્ટેજ છે અને આ લાઇન ફક્ત એક માર્કર છે અને આ ઓપન સર્કિટ વોલ્ટેજ એ VOC1 અને VOC2 ની વચ્ચે છે આવું કેમ હોવું જોઈએ એનો જવાબ આપવા માટે ચાલો પહેલા આપણે PV સેલ 2 ની IV કેરેક્ટરીસ્ટિકસ નીચે વિસ્તૃત કરીએ જેથી તે આ લાઈનને છેદે છે હવે તમે જુઓ છો કે PV સેલ 2 ની IV કેરેક્ટરીસ્ટિકસ ચોથા ક્વોદરન્ટમાં છે આ ચોથું ક્વોદરન્ટ છે અને તે સીન્કીંગ ક્વોદરન્ટ છે સોર્સ ક્વોદરન્ટ નથી યાદ રાખો કે માત્ર પ્રથમ ક્વોદરન્ટ એ સોર્સિંગ ક્વોદરન્ટ છે તેથી હવે આ આ પોઈન્ટને છેદે છે અને આપણી પાસે અહીં બે માર્કર પોઈન્ટસ છે અહીં આ નાનું માર્કર સૂચવે છે કે PV સેલ 2 તે ઓપરેટિંગ પોઇન્ટ પર કાર્ય કરશે અને PV સેલ 1 આ ઓપરેટિંગ પોઇન્ટ પર કાર્ય કરશે આ કરંટ અહીં લાલ રંગમાં દર્શાવેલ છે અને આ કરંટ અહીં લીલી લાઈન દ્વારા સૂચવેલો છે જે એકબીજાને બરાબર મેચ કરે છે તો ચાલો હું આને ઝૂમ કરું જેથી તમને વધુ સારું દૃશ્ય મળે અહીં આ ઉંચાઇ કરંટ i1 છે અને અહીં આ ઉંચાઇ કરંટ i2 છે i1 અને i2 મેચ કરશે અને એકબીજાને કેન્સલ કરશે નોંધ લો કે i1 હજી પહેલા પોઝીટીવ ક્વોદરન્ટ માં છે i2 એ ચોથા નેગેટીવ ક્વોદરન્ટ માં છે અને તેથી i1 અને i2 બરાબર 0 થશે અને તે 0 આ પોઈન્ટ હશે જે કમ્બાઈન્ડ સિસ્ટમનો ઓપન સર્કિટ વોલ્ટેજ પોઇન્ટ છે ઓપન સર્કિટ પોઈન્ટ મળતું હોવાથી આપણે આખી કેરેક્ટરીસ્ટિકસને પેરેલલ સીસ્ટમની એકન્દર IV કેરેક્ટરીસ્ટિકસ મેળવવા માટે ડ્રેગ કરીશું તેથી આ ઓપન સર્કિટ ઓપરેટીંગ પોઈન્ટ છે અને આ VOC વોલ્ટેજ લેવલ છે જે VOC1 અને VOC2 ની વચ્ચે મળશે આ ઓપરેટીંગ પોઈન્ટ પર PV સેલ 2 ચોથા ક્વોદરન્ટમાં કાર્ય કરશે જે સીન્કીંગ છે PV સેલ 1 હંમેશા પહેલા ક્વોદરન્ટમાં હશે જે સોર્સિગ છે